પ્રોબેબીલીટી અને સ્ટેટિસ્ટિક્સની રજૂઆત પરના આ છેલ્લા વ્યાખ્યાનમાં તમારું સ્વાગત છે આ વ્યાખ્યાનમાં અમે તમને હાયપોથેસિસ ટેસ્ટિંગની મૂળભૂત બાબતોનો પરિચય આપીશું જે જ્યારે તમે ડેટાના સેટમાંથી નિર્ણય લેવા માંગતા હો ત્યારે એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે તેથી તમને હાયપોથીસિસ ટેસ્ટિંગ માટે થોડી પ્રેરણા આપવા માટે અમે કેટલાક કેસો પર ધ્યાન આપીએ છીએ ચાલો આપણે એવા વ્યવસાયના કિસ્સામાં જોઈએ જ્યાં તમને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં રુચિ છે અને તમે તે જાણવા માંગો છો કે શું આ રોકાણ અમુક ઇચ્છિત મૂલ્ય કરતા વધારેનું વાર્ષિક વળતર આપશે કે ચાલો આપણે કહીએ કે 15 ટકા અથવા 20 ટકા તમે ઇચ્છો હવે આ નિર્ણય ફંડના ભૂતકાળના પર્ફોર્મન્સને આધારે લેવાનો રહેશે કે જે તમારી પાસે ડેટા છે જે તમે એકત્રિત કરી શકો છો તેવી જ રીતે ચાલો આપણે ધારીએ કે તમે કોઈ મેડિકલ પ્રેકટીશનર છો અને તમે આ પ્રશ્ન પૂછવા માંગો છો કે શું તમે પુરુષો અને સ્ત્રીઓ વિશે એકત્રિત કરેલા ડેટાના આધારે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં ડાયાબિટીસની ઘટનાઓ વધારે છે અને પુરુષોને ડાયાબિટીસ પ્રમાણ કેટલું છે અને સ્ત્રીઓને ડાયાબિટીસ પ્રમાણ કેટલું છે હવે તમે સામાજિક ક્ષેત્રમાં સમાન પ્રશ્ન પૂછી શકો છો તમે જો કોઈ સર્વિસ પ્રોવાઇડર મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર હોવ તો તમે તે જાણવા માગો છો કે શું પુરુષો કરતા મહિલાઓ સર્વિસ પ્રોવાઇડરને બદલવાની સંભાવના છે અને તેના આધારે તમે મહિલાઓને રિટેઈન કરવા માટે તે મુજબ વધુ ઇન્સેન્ટિવ પ્રદાન કરી શકો છો એન્જિનિયરિંગમાં તમે કોઈ પ્રશ્ન પૂછી શકો છો જેમ કે પંપ ઇફિશન્સીને કે શું તે વૃદ્ધાવસ્થાને કારણે તેના મૂળ મૂલ્યથી ઘટી ગયું છે અને જો આમ હોય તો તમે પંપની થોડી જાળવણી કરવા માંગતા હો તેથી આ પ્રકારના પ્રશ્નો કે જે તમારે નિર્ણય લેવાના છે તે ડેટા પર આધારિત હશે જે તમે કોઈ ચોક્કસ ઓબ્જેક્ટ અથવા વસ્તુ વિશે એકત્રિત કર્યા છે હવે ચાલો જોઈએ કે તમે આ નિર્ણય હાયપોથીસિસ ટેસ્ટિંગ કહેવાતા કોન્સેપ્ટ થી કેવી રીતે કરો છો સામાન્ય રીતે તમારે જે કરવાનું છે તે આ હાયપોથીસિસ ને કોઈ પોપ્યુલેશનના મીન અથવા વેરિઅન્સ પેરામીટર્સની ટેસ્ટ માં કન્વર્ટ કરવા અથવા બે પોપ્યુલેશનના મીનમાં ડિફરન્સ અથવા બે પોપ્યુલેશનના વેરિઅન્સના ડિફરન્સ ને બદલવા છે આ નિવેદનો કે જે આપણે પહેલાં જોયા છે તે પ્રથમ કેટલીક પોપ્યુલેશન ના પેરામીટર્સ ટેસ્ટમાં રૂપાંતરિત થવું જોઈએ હવે આ હાયપોથીસિસ એ પેરામીટર્સ વિશેનું અનુમાન છે તમે તેમને ક્યાં તો નલ હાયપોથીસિસ અથવા અલ્ટરનેટ હાયપોથીસિસ કોલ કરો છો નલ હાયપોથીસિસડિફૉલ્ટ હાયપોથીસિસ કે જે તમે ચકાસવા માંગો છો સ્થિતિ યથાવત્ છે કે જો તમે સેમ્પલ સમૂહ પૂરતા પુરાવા પૂરા પાડે છે તો તમે નકારવા માંગો છો ઉદાહરણ તરીકે આ તે નિવેદન છે જેના વિશે તમે ડેટાના આધારે સૌથી મજબૂત દાવો કરવા માંગો છો તેથી કે તમે નલ હાયપોથીસિસ તરીકે પસંદ કરો છો અને જેને આપણે ડિફૉલ્ટ હાયપોથીસિસ કહીએ છીએ ઉદાહરણ તરીકે તમે ઇચ્છો છો કે તમે આ વિધાનને કહેવાતા પેરામીટર્ η માં કન્વર્ટ કરવા માંગો છો આ η કાર્યક્ષમતા છે કે નહીં ચાલો આપણે તેના મૂળ મૂલ્ય પંપ η₀ વિશે કહીએ જો તમે પર પર્ફૉર્મન્સ ડેટા એકત્રિત કરો છો તો તમે વર્તમાનમાં આ કાર્યક્ષમતા તેના મૂળ મૂલ્યથી η₀ અલગ છે કે નહીં તે તમે નકારવા માંગો છો તે ડેટાના આધારે જો ત્યાં કોઈ પુરાવા છે તો તમે નકારી કાઢશો અલ્ટરનેટ હાયપોથીસિસની તરફેણમાં જે આવશ્યકપણે કહે છે કે આ કિસ્સામાં પંપની કાર્યક્ષમતા η₀ કરતા ઓછી છે તેથી તેને અલ્ટરનેટ હાયપોથીસિસ કહેવામાં આવે છે તેથી તમે η η₀ જેવી હાયપોથીસિસ સેટ કરી છે જેને તમે નલ હાયપોથીસિસ અને અલ્ટરનેટ હાયપોથીસિસ કહો છો જે તમે આની તરફેણમાં પસંદ કરવા માંગો છો જો પુરાવા છે તો ઉદાહરણ તરીકે η₀ કરતા ઓછા η તેથી બધી હાયપોથીસિસ ટેસ્ટિંગમાં આ નલ અને અલ્ટરનેટિવ છે અને તમે જુદા જુદા પ્રકારો ધરાવી શકો છો તેના પર આધાર રાખીને કે તમે મીન અથવા વેરિઅન્સ માટે પરીક્ષણ કરી રહ્યાં છો અને શું આ બંને બાજુથી ઓછું છે કે વધારે છે અને આપણે આવા ઘણા ઉદાહરણો જોશું હવે આ હાયપોથીસિસ ટેસ્ટિંગ કરવા અને નિર્ણય લેવા માટે જેમ જેમ આપણે કહ્યું હતું કે પહેલું પગલું એ રુચિના પેરામીટરને ઓળખવાનું છે કે જેને તમે પરીક્ષણ કરવા માંગો છો તે મીન હોઈ શકે છે તે પોપ્યુલેશનનું વેરિઅન્સ અથવા પોપ્યુલેશનનું પ્રમાણ હોઈ શકે છે જેનું તમે મૂલ્ય ચકાસી શકો છો હવે તમે નલ અને અલ્ટરનેટ હાયપોથીસિસ બાંધશો જેમ આપણે પહેલા કહ્યું છે તે પછી તમે એકત્રિત કરો છો તે સિસ્ટમ વિશેના ડેટા પ્રાયોગિક ડેટાના આધારે અને પછી તમે ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ કહેવાતું કંઈક બનાવો આ અવલોકનોનું ફંકશન છે હવે આ ઉદાહરણ તરીકે હોઈ શકે જો તમે પોપ્યુલેશન મીન માટે પરીક્ષણ કરી રહ્યાં હોવ તો તેનો અર્થ તમે ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ તરીકે ઉપયોગ કરી શકો છો સેમ્પલ મીન જો તમે પોપ્યુલેશન વેરિઅન્સ માટે પરીક્ષણ કરી રહ્યાં છો તો તમે ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ તરીકે સેમ્પલ વેરિઅન્સ નો ઉપયોગ કરી શકો છો અને તેથી આગળ હવે તમારે નલ હાયપોથીસિસ હેઠળ ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ નું ડિસ્ટ્રીબ્યુશન પણ લેવું પડશેતેનો અર્થ જોએ છે કે જો નલ હાયપોથીસિસ સાચી છે તો આ ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ નું ડિસ્ટ્રીબ્યુશન શું છે કે તમે ગણતરી કરી રહ્યા છો હવે આ ડિસ્ટ્રીબ્યુશનના આધારે તમે થ્રેશોલ્ડ અથવા ટેસ્ટ ક્રાઇટિરીઅન પસંદ કરો છો અને હવે તમે આ ક્રાઇટિરીઅનની વિરુદ્ધ ગણતરી કરેલ ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ ની તુલના કરો છો અને નલ હાયપોથીસિસ ને નકારી કાઢવી છે કે નહીં તે નક્કી કરો છો આ એકંદર પ્રક્રિયા છે અમે ઉદાહરણો દ્વારા બતાવીશું કે વિવિધ કેસો માટે આ પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે છે હવે તમારે સમજવું પડશે કે હાયપોથીસિસ ટેસ્ટિંગ પ્રક્રિયા એક અપૂર્ણ નિર્ણય લેવાની પ્રક્રિયા છે કારણ કે તમે સંપૂર્ણ પોપ્યુલેશન પર નહીં પણ નિરીક્ષણોના સેમ્પલ સેટ પર પરીક્ષણ કરો છો તેથી ત્યાં હાયપોથીસિસ ટેસ્ટિંગમાં સ્વાભાવિક અવલોકન ભૂલો છે કારણ કે તે અવલોકનો પર આધારિત છે જે સ્વયં સ્વભાવિક રીતે સ્ટોકેસ્ટિક છે હવે આ હાયપોથીસિસ ટેસ્ટિનું પ્રદર્શન આ નિર્ણય લેવાનું કેટલું સારું પ્રદર્શન કરે છે તેના પર આધાર રાખે છે કે ડેટામાં કેટલી વિવિધતા છે આ તમે આ વિશે ઘણું કરી શકતા નથી તે ડેટામાં પર્યાપ્ત પરિવર્તનશીલતા હોઈ શકે છે જે તમને સારો નિર્ણય લેતા અટકાવે છે તમે નિરીક્ષણોની સંખ્યા પસંદ કરીને પરીક્ષણના પ્રભાવને પણ બદલી શકો છો પ્રાયોગિક અવલોકનો તમે જે સેમ્પલ સાઇજ઼ તરીકે ઓળખાય છે તે બનાવવા માંગો છો હવે ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ જેવું આપણે કહ્યું છે તે અવલોકનોનું ફંકશન છે ત્યાં ડિફરેન્સ હોય છે કેટલીકવાર તમારી પાસે ફંકશનની વિવિધ પસંદગી હોઇ શકે છે અને કેટલાક ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ ખરેખર અન્ય કરતા વધુ સારી કામગીરી બજાવી શકે છે તે સ્ટેટિસ્ટિકલ હાયપોથીસિસ ટેસ્ટિંગના સૈદ્ધાંતિક પાયા પર આધારીત છે અમે આને સ્પર્શ કરીશું નહીં અવલોકનોની સંખ્યા પર અમારું નિયંત્રણ છે અમે સેમ્પલ સાઇજ઼ના આધારે પ્રભાવને કેવી રીતે બદલી શકીએ તેના પર એક નજર નાખીશું છેલ્લે તમે એક થ્રેશોલ્ડ પણ પસંદ કરો છો જેની સામે તમે ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સની તુલના કરી રહ્યા છો અને તેથી તમે પસંદ કરેલા માપદંડના આધારે કામગીરીને બદલી શકો છો અને અમે જોશું કે આ ટેસ્ટ ક્રાઇટિરીઅન હાયપોથીસિસ ટેસ્ટિંગના પ્રભાવને કેવી અસર કરે છે હવે ત્યાં બે પ્રકારના હાયપોથીસિસ ટેસ્ટ છે જેને આપણે ટૂ સાઇડેડ ટેસ્ટ અને વન સાઇડેડ ટેસ્ટ કહીએ છીએ અને હું એક ટૂ સાઇડેડ ટેસ્ટનો અર્થ કહેવા માટે એક સરળ ઉદાહરણ આપી રહ્યો છું ધારો કે તમે પોપ્યુલેશન પેરામીટર માટે પરીક્ષણ કરી રહ્યાં છો પોપ્યુલેશન મીન μ છે અને તમે પરીક્ષણ ચકાસવા માંગો છો કે કેમ આ પોપ્યુલેશન પેરામીટર 0 અથવા તેથી નલ હાયપોથીસિસ એ પોપ્યુલેશન પેરામીટર 0 છે અને અલ્ટરનેટિવ પછી પોપ્યુલેશન મીન એ 0 નથી તેથી તમે આ ચોક્કસ પોપ્યુલેશનના કેટલાક નિરીક્ષણોનો અવલોકન કરો છો જેનો અમારી પાસે એક સેમ્પલ છે અને તમે ગણતરી કરી છે કે ચાલો આપણે એક સેમ્પલ સ્ટેટિસ્ટિક્સ કહીએ અને ચાલો ધારી પણએ કે સેમ્પલ સ્ટેટિસ્ટિક્સ સ્ટાન્ડર્ડ નોર્મલ વેરીએબલ z તરીકે થાય છે અમે તમને બતાવીશું કે કોઈ ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ કેવી રીતે બનાવવું તે છેવટે સરેરાશ પરીક્ષણ માટે આ પ્રકારનું ડિસ્ટ્રીબ્યુશન છે પરંતુ અમને તે સમયે લેવા દો કે આપણે કરેલા અવલોકનોના આધારે અમારી પાસે ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ છે અને આ ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ જે આપણે ગણ્યા છે તે પ્રમાણભૂત સામાન્ય ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ z છે હવે આપણે z જાણીએ છીએ કારણ કે તે સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે આના જેવા કંઈક આકાર હશે અને 95 આજુબાજુ ના સમયગાળાના ડેટા સ્ટેટિસ્ટિક્સ પાસે 2 થી 2 વચ્ચે વૅલ્યુ હશે તેથી ટૂ સાઇડેડ ટેસ્ટ માટે અમે કહીશું કે જો ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ ખૂબ મોટા થાય તો અમે તેને અસ્વીકાર કરીશું અથવા જો તે ખૂબ નાનું હોય તો અમે તેને અસ્વીકાર કરીશું કારણ કે જો તે ખૂબ મોટું છે તેનો અર્થ તે થાય છે કે તે મીન 0 સાથેના ડિસ્ટ્રીબ્યુશન થી આવ્યું નથી તેથી આ ખાસ કિસ્સામાં આપણે જે ખૂબ મોટો કહીયે છે એનો અર્થ તે આપણે થ્રેશોલ્ડ પસંદ કરી શકીએ ચાલો કહી શકીએ 2 મને માફ કરશો 2 અને જો સ્ટેટિસ્ટિક્સ 2 કરતા વધારે હોય છે આપણે નલ હાયપોથીસિસને નકારીએ છીએ અથવા જો તેનો નાનો હોય તો આપણે તેનો અર્થ શું તે 2 કરતા ઓછા હોય તો આપણે નલ હાયપોથીસિસને નકારીએ છીએ તેથી આ કિસ્સામાં આપણે નલ હાયપોથીસિસને નકારી કાઢીયે શું ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ કોઈ ખાસ મૂલ્ય થ્રેશોલ્ડ મૂલ્ય કરતા ઓછા છે આ કિસ્સામાં મેં થ્રેશોલ્ડ 2 પસંદ કર્યું છે અથવા જો સ્ટેટિસ્ટિક્સ થ્રેશોલ્ડ મૂલ્ય કરતા વધારે છે જે 2 તેથી ત્યાં 2 થ્રેશોલ્ડ છે અપર થ્રેશોલ્ડ 2 છે અને લોઅર થ્રેશોલ્ડ જે 2 છે કારણ કે તે એક ટૂ સાઇડેડ ટેસ્ટ છે જો μ 0 કરતા ઓછું હોય અથવા 0 0 કરતા વધારે હોય તો આપણે નલ હાયપોથીસિસને નકારવા માંગીએ છીએ આપણે આ થ્રેશોલ્ડ કેવી રીતે પસંદ કરીએ છીએ અને તેના પછીના પ્રભાવો શું છે તે આપણે પછી જોઈશું પરંતુ સમજો કે જો તે ટૂ સાઇડેડ ટેસ્ટ છે તો તમારી પાસે મૂળભૂત રીતે લોઅર ક્રાઇટિરીઅન અને અપર થ્રેશોલ્ડ છે જે તમે યોગ્ય ડિસ્ટ્રીબ્યુશનમાંથી પસંદ કરો છો હવે માની લો કે તમારી પાસે આ જ વસ્તુ છે પરંતુ તમે ફક્ત પરીક્ષણમાં રસ ધરાવો છો કે શું તેનો મીન 0 અથવા તે 0 કરતા વધારે છે તેથી આ કિસ્સામાં નલ હાયપોથીસિસ μ 0 છે અને અલ્ટરનેટિવ μ છે 0 કરતા ઓછું અથવા 0 કરતા વધારે છે તેથી નોંધ લો કે μ 0 સૂચવે છે કે જ્યારે μ 0 કરતા ઓછો હોય ત્યારે તમારે આ કેસમાં રુચિ નથી તમે μ 0 કરતા ઓછા હોય તો તમે નલ હાયપોથીસિસને નકારી રહ્યા નથી તમે ફક્ત નલ હાયપોથીસિસને નકારી રહ્યા છો μ 0 કરતા વધારે છે તેથી જ તમે આના જેવા અલ્ટરનેટિવ લખ્યા છે તેને વન સાઇડેડ ટેસ્ટ કહેવામાં આવે છે આ કિસ્સામાં ચાલો માની લઈએ કે તમે ફરીથી નિરીક્ષણોના આધારે ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સની ગણતરી કરી છે અને તે એક પ્રમાણભૂત સામાન્ય પરીક્ષણ છે પછી અમારી પાસે ફક્ત એક અપર થ્રેશોલ્ડ છે કારણ કે આપણે નલ હાયપોથીસિસને નકારી કાઢવા માંગીએ છીએ જો મીન 0 કરતા વધારે હોય તેથી તે જ રીતે જો સ્ટેટિસ્ટિક્સ થ્રેશોલ્ડ કરતા વધારે હોય તો આપણે નલ હાયપોથીસિસને નકારી કાઢએ છીએ તેથી અમારી પાસે અપર થ્રેશોલ્ડ છે આ કિસ્સામાં મેં 1 5 ની પસંદગી કરી છે અને જો સ્ટેટિસ્ટિક્સ 1 5 કરતા વધારે થાય છે તો નલ હાયપોથીસિસને નકારે છે જો તેની નીચી કિંમત હોય તો આપણે ચિંતા કરતા નથી કારણ કે μ 0 કરતા ઓછું હોય ત્યારે આપણને પરેશાન કરવામાં આવતું નથી તેથી તકનીકી રીતે આપણે નલ હાયપોથીસિસ μ ને કોલ કરવો જોઈએ 0 અથવા 0 કરતા ઓછું તે સામાન્ય રીતે સમાનતામાં μ 0 ઇંનડિફરેન્સ સાથે ઇસસેન્ટીલી રીતે અલ્ટરનેટિવ તમને જણાવે છે કે શું આપણે 0 કરતા ઓછા ઇંનડિફરેન્સ છીએ કે નહીં તેથી આને વન સાઇડેડ ટેસ્ટ કહેવામાં આવે છે તેથીટેસ્ટ પર આધાર રાખી ને કે કેમ વન સાઇડેડ ટેસ્ટ અથવા ટૂ સાઇડેડ ટેસ્ટ તમે થ્રેશોલ્ડ પસંદ કરો અને પછી તે થ્રેશોલ્ડ સામેના ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સની તુલના કરો હવે જ્યારે તમે આવી પરીક્ષણ કરો છો ત્યારે તમે બે પ્રકારની ભૂલો કરો છો તો ચાલો આપણે આ ટ્રુથ ટેબલ જોઈએ માની લો કે નલ હાયપોથીસિસ ખરેખર સાચી છે અને તમે નલ હાયપોથીસિસને નકારી ન લેવાનો નિર્ણય લીધો છે એટલે કે તમે સાચો નિર્ણય લીધો છે તેથી આ હંમેશાં બનશે નહીં કારણ કે તમારા સેમ્પલ રેન્ડમ છે તે શક્ય છે કે તમે હાઈ પાસ સાચા ન હોય તમે નિષ્કર્ષ કરી શકો છો કે નલ પૂર્વધારણા તમે નલ હાયપોથીસિસને નકારી કાઢવાનો નિર્ણય કરી શકો છો જેમાં તમે ટાઈપ આઇ એરર લખો છો જેને આપણે ટાઈપ આઇ એરર કહીએ છીએ અથવા ફૉલ્સ એલાર્મ તેથી જ્યારે નલ હાયપોથીસિસ સાચી હોય અને પછી તમે સેમ્પલ ડેટા અને તમારા સ્ટેટિસ્ટિક્સ અને પસંદગીના થ્રેશોલ્ડ ડીના આધારે નલ હાયપોથીસિસને નકારી શકો છો તેથી તમે પસંદ કર્યું છે અમે આને ટાઈપ આઇ એરર અથવા ફૉલ્સ અલાર્મ કહીએ છીએ અને તેની પ્રોબેબીલીટી α તરીકે ઓળખાય છે અને અમે તેને ટાઈપ આઇ એરર પ્રોબેબીલીટી તરીકે ઓળખીએ છીએ તેથી તમારી પાસે તે નથી કે તમારો નિર્ણય યોગ્ય છે તમે હંમેશાં ટાઈપ આઇ એરર α કરી શકશો તમે પસંદ કરેલા થ્રેશોલ્ડ અને તમે જે સ્ટેટિસ્ટિક્સ ની ગણતરી કરી છે તેના આધારે તેવી જ રીતે ચાલો માની લઈએ કે સત્ય એ છે કે અલ્ટરનેટિવ સાચો છે તેથી આ કિસ્સામાં તે બહાર નીકળી શકે છે કે તમારા સેમ્પલના સેટઅપ ડેટામાંથી તમે નલ હાયપોથીસિસને નકારી કાઢશો નહીં કયા કિસ્સામાં તમે આપણે ટાઇપ II એરર કહીએ છીએ જે કમિટ કરો છો જેને અને આ ટાઇપ II એરરમાં પણ સંભાવના છે જે β દ્વારા સૂચવવામાં આવે છે બીજી બાજુ જો અલ્ટરનેટિવ હાયપોથીસિસ સાચી છે અને તમે અલ્ટરનેટિવ ની તરફેણમાં નલ હાયપોથીસિસ ને નકારી શકો છો તો પછી તમે સાચો નિર્ણય લીધો છે અને તે યોગ્ય નિર્ણયની પ્રોબેબીલીટી સ્ટેટિસ્ટિકલ ટેસ્ટ ની શક્તિ તરીકે ઓળખાય છે અને 1 β દ્વારા સૂચિત છે યાદ રાખોતમે હંમેશાં બે નિર્ણયોમાંથી એક જ નિર્ણય લેવાના છો તમે કાં તો નલ હાયપોથીસિસને નકારી રહ્યા છો અથવા તમે તેને નકારી કાઢતા નથી તેથી કુલ પ્રોપર્ટી હંમેશાં 1 હોઇ શકે છે અને ટાઈપ II એરર ની પ્રોબેબીલીટી જો તેની β તો પ્રોબેબીલીટી અથવા સ્ટેટિસ્ટિકલ પાવર 1 β છે તેથી ત્યાં બે પ્રકારની ભૂલો છે કે જે તમે કમિટ કરો છો ટાઈપ I એરર ની પ્રોબેબીલીટી α અને ટાઈપ II એરર ની પ્રોબેબીલીટી ને β કોલ કરવામાં આવે છે તેથીટાઈપ I એરર ની પ્રોબેબીલીટી α એ પરીક્ષણના મહત્વના સ્તર તરીકે પણ ઓળખાય છે અને આ તે છે જે તમે નિયંત્રિત કરો છો તમે ટાઈપ II એરર ની પ્રોબેબીલીટી ને નિયંત્રિત કરતા નથી જ્યારે તમે હાયપોથીસિસ ટેસ્ટ ને ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ માટે અને આ થ્રેશોલ્ડ પસંદ કરવા માટે કન્સ્ટ્રક્ટ કરો છો ત્યારે તમે મૂળભૂત રીતે આ ટાઈપ I એરર ની પ્રોબેબીલીટી ને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો છો ટાઈપ II એરર ની પ્રોબેબીલીટી તેના પરિણામ રૂપે પરિણમે છે તેથી અમે નલ હાયપોથીસિસ હેઠળ ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સના ડિસ્ટ્રીબ્યુશનમાંથી ક્રાઇટેરીયા પસંદ કરીશું કારણ કે નલ હાયપોથીસિસ ખૂબ જ ચોક્કસપણે કહેવામાં આવી છે તમે પાછા જાઓ અને તેને દેખાવ અમે ચોક્કસપણે નલ હાયપોથીસિસ જણાવવાનું સમર્થ હોય તો પેરામીટર 0 છે જ્યારે અલ્ટરનેટિવ હાયપોથીસિસ અમે ખબર નથી પેરામીટર મૂલ્ય શું છે અમે એક વિશાળ સમૂહ μ₀ 0 ને એન્ટરટેઇન કર્યે છે જે 0 સિવાય બધા નો સમાવેશ થાય છે તેથી પેરામીટર સેટ એ ખૂબ જ સ્પષ્ટ રીતે નિર્ધારિત નથી ઓછામાં ઓછું ચોક્કસ મૂલ્ય અલ્ટરનેટિવમાં સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત નથી જ્યારે નલ માટે આપણને બંને કેસોમાં સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે તેથી નલ હાયપોથીસિસ હેઠળ ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સના ડિસ્ટ્રીબ્યુશનનું નિર્માણ કરવું શક્ય છે અને તે જ કારણ છે કે આપણે ફક્ત ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ પસંદ કરીને ટાઈપ I એરર ની પ્રોબેબીલીટી ને નિયંત્રિત કરીશું અને ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ પસંદ કરીને ટાઈપ II એરર ની પ્રોબેબીલીટી ને નિયંત્રિત કરીશું નહીં હવે ચાલો જોઈએ કે આપણે કેવી રીતે યોગ્ય ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ વૅલ્યુ ટેસ્ટ ક્રાઇટેરીયા વૅલ્યુ પસંદ કરીને ટાઈપ I એરર ની પ્રોબેબીલીટી ને ખરેખર નિયંત્રિત કરીએ છીએ તો ચાલો ટાઈપ અને ટાઈપ I એરર અને ટાઈપ II એરર ની ગુણાત્મક તુલના જોઈએ ચાલો માની લઈએ કે નલ હાયપોથીસિસ હેઠળ તમારી પાસે આ ડિસ્ટ્રીબ્યુશન છે જે ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ ના ડિસ્ટ્રીબ્યુશન તરીકે ઓળખાય છે h નૉટ હવે તેના આધારે યાદ રાખો કે જો h નૉટ સાચું છે તો સ્ટેટિસ્ટિક્સ વૅલ્યુ ∞ થી ∞ ની વચ્ચે હોઈ શકે છે બીજી તરફ તમે કેટલાક થ્રેશોલ્ડ પસંદ કરવા જઇ રહ્યા છો મેં આ ઉભી લીટી દ્વારા આ સૂચવ્યું છે તમે અમુક થ્રેશોલ્ડ પસંદ કરવા જઇ રહ્યા છો કારણ કે તમે એમ કહી શકતા નથી કે તમે સ્વીકારશો તમે નલ હાયપોથીસિસને નકારી શકશો નહીં કે વૅલ્યુ ∞ અને ∞ વચ્ચેનું માઇનોર વૅલ્યુ છે કે નહીં જે કિસ્સામાં તમે નલ હાયપોથીસિસને ક્યારેય નકારી શકશો નહીં જે પણ પુરાવા તમને મળ્યા તે યોગ્ય નથી તમે નલ હાયપોથીસિસને નકારી કાઢવાનું નક્કી કરો ચાલો આપણે આ કિસ્સામાં વન સાઇડેડ ટેસ્ટ કહીએ અને જો તમે સ્ટેટિસ્ટિક્સ આ થ્રેશોલ્ડ મૂલ્યને વટાવી ગયા તો તમે તેને નકારી કાઢવાનો નિર્ણય કર્યો છે જે કિસ્સામાં નોંધ લો કે જ્યારે નલ હાયપોથીસિ સાચી છે ત્યારે આ ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ મૂલ્યો આ થ્રેશોલ્ડ કરતા વધારે હોઈ શકે છે અને થ્રેશોલ્ડ કરતા વધુ મૂલ્ય ધરાવવાની સંભાવના આ વાદળી ક્ષેત્ર દ્વારા સૂચવવામાં આવે છે તેથી આ તમારો ટાઈપ I એરર ની પ્રોબેબીલીટી છે જે તમે પ્રતિબદ્ધ કર્યું છે જો નલ હાયપોથીસિસ સાચી છે તો તમારું ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ આ થ્રેશોલ્ડને ઓળંગી શકે છે આ સંજોગોમાં ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ આ થ્રેશોલ્ડને વટાવી શકે છે અને તેથી આ તમારી ટાઈપ I એરર ની પ્રોબેબીલીટી છે હવે જો તમે થ્રેશોલ્ડને સ્પષ્ટ રીતે જમણી તરફ ખસેડો તો સ્પષ્ટ રીતે તમે તમારા ટાઈપ I એરર ની પ્રોબેબીલીટી ને ઘટાડી શકો છો પરંતુ ચૂકવણી કરવાની કિંમત છે ચાલો જોઈએ કે ભાવ શું છે ચાલો જોઈએ કે ટાઈપ II એરર ની પ્રોબેબીલીટી નું શું થાય છે તો ચાલો ધારી લઈએ કે અલ્ટરનેટિવ હેઠળ એચ 1 હેઠળ ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ ની ઐક્ચૂઅલ ડિસ્ટ્રીબ્યુશન આ પ્રકારનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે અલબત્ત આ પેરામીટર શું મૂલ્ય લેશે તેના પર નિર્ભર છે ધારો કે આપણે આ ડિસ્ટ્રીબ્યુશનને ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સના ડિસ્ટ્રીબ્યુશન તરીકે માનીએ છીએ જો અલ્ટરનેટિવ સાચું છે તો પછી શું થાય છે તેવી સંભાવના છે કે ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ આ થ્રેશોલ્ડ કરતા ઓછું મૂલ્ય લેશે અને તે લાલ રંગમાં ચિહ્નિત પ્રોબેબીલીટી દ્વારા આપવામાં આવ્યું છે જે મતલબ કે જો અલ્ટરનેટિવ સાચું હોય તો પણ તમે નલ હાયપોથીસિસને નકારી શકશો નહીં કેમ કે તમારું ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ આ થ્રેશોલ્ડની ડાબી બાજુ આવી રહ્યા છે અને સ્ટેટિસ્ટિક્સ થ્રેશોલ્ડની ડાબી બાજુ રહેશે તેવી સંભાવના લાલ ક્ષેત્ર દ્વારા આપવામાં આવી છે અને તે ટાઈપ I એરર ની પ્રોબેબીલીટી છે અને શક્તિ ફક્ત 1 છે આ તે આ ડિસ્ટ્રીબ્યુશન હેઠળ જમણી બાજુએ 1 હેઠળ આ જમણી બાજુનો વિસ્તાર છે હવે નોંધ લો કે જેમ તમે થ્રેશોલ્ડને જમણી તરફ ખસેડો છો વાદળી ક્ષેત્ર સંકોચો થાય છે જેનો અર્થ થાય છે કે તમારી ટાઈપ I એરર સંકોચાઇ પરંતુ તમારું લાલ ક્ષેત્ર વધે છે જેનો અર્થ છે કે તમારી ટાઈપ II ની એરર વધે છે તેથી ત્યાં એક ટ્રૈડઑફ છે જો તમે કોઈ ટાઈપ I ની એરર ના અર્થમાં તમારી ટેસ્ટને સંપૂર્ણ બનાવવાનો પ્રયત્ન કરો છો તો તમે કોઈ ટાઈપ II ની એરર કરશો જેનો અર્થ છે કે તમે ખૂબ જ સંવેદનશીલ પરીક્ષણ છો તમે ક્યારેય શોધી શકશો નહીં કે તમારો મીન 0 થી અલગ છે કે નહીં ઉદાહરણ તરીકે તેથી જેટલી ઓછી ટાઈપ I ની એરર કરું તમે એન્ટરટેઇન કરવા માટે તૈયાર છો તેટલું ઓછું સંવેદનશીલ તમારી પરીક્ષણ હશે તેથી તે હંમેશાં એક ટ્રૈડઑફ છે તમે તેને મદદ કરી શકતા નથી તેથી ત્યાં કોઈ વેપાર બંધ છે જો આપણે ટાઈપ I ની એરર ઘટાડશો તો ટાઇપ II એરર સંભાવના વધશે ત્યાં કોઈ પસંદગી નથી અને તમારે આ ટ્રૈડઑફ ને સ્વીકાર કરવો પડશે તેથી તમે નક્કી કરો કે હું 1 ટકા અથવા 5 ટકા અથવા 10 ટકાની ટાઈપ I એરર ની પ્રોબેબીલીટી સ્વીકારવા માટે તૈયાર છું અને તે મુજબ તમારી ટેસ્ટ ઓછી કે વધુ સંવેદનશીલ રહેશે આ રીત છે થ્રેશોલ્ડ પસંદગી તમે ફૉલ્સ અલાર્મ પ્રોબેબીલીટી અથવા ટાઈપ I એરર ની પ્રોબેબીલીટી કેટલી સ્વીકારવા તૈયાર છો તેની પર આધારિત છે અને તે ટ્રૈડઑફ છે જેને તમારે સ્વીકારવું જોઈએ અને તે મુજબ તમારી પરીક્ષણ ઓછી અથવા વધુ સંવેદનશીલ રહેશે હવે ચાલો હાયપોથીસિસ ટેસ્ટિંગ માટેના કેટલાક ઉદાહરણો જોઈએ આ કિસ્સામાં આપણે સૉલિડ પ્રોપેલેન્ટના ઉત્પાદક તરફ ધ્યાન આપ્યું છે અને અમે ઇચ્છીએ છીએ કે આ સૉલિડ પ્રોપેલેન્ટ ચોક્કસ દરે બળી જાય અને સૉલિડ પ્રોપેલેન્ટનો આ બર્નિંગ રેટ સ્પષ્ટ કરવા દેવામાં આવે છે કે આપણે સેકન્ડ દીઠ 50 સે જો તે ઊંચા દરે બળી જાય છે તો અમે રોકેટને કાબૂમાં કરી શકીશું નહીં જો તે ધીમા દરે બળે તો રોકેટ પણ ઉપડી શકશે નહીં તેથી અમે તપાસવા જઈ રહ્યા છીએ કે શું આપણે બનાવેલ પ્રોપેલન્ટ છે જે ઘણાં વિવિધ રસાયણોના મિશ્રણ પર આધારિત છે પછી ભલે તે દર સેકન્ડમાં 50 સેન્ટિમીટરનો બર્નિંગ રેટ હશે હવે અમે મિકસિંગ બાઉલમાંથી જે કર્યું છે ત્યાં આપણે જે સૉલિડ પ્રોપેલેન્ટ બનાવતા હોઈએ છીએ અમે મિશ્રણ બાઉલમાં વિવિધ સ્થળોએથી 25 નમૂનાઓ લીધા છે અને આ નમૂનાઓમાંથી દરેક અમે લેબમાં ચકાસીએ છીએ અને શોધી કાઢીએ છીએ કે તેનો બર્નિંગ રેટ શું છે અને તે કંઈક મૂલ્ય હશે કદાચ તે 48 49 51 ગમે તે હોય અમે આ 25 નમૂનાઓની સરેરાશ ગણતરી કરીએ છીએ નોંધ લો કે પોપ્યુલેશન પેરામીટરનો અર્થ એ છે કે આપણે પરીક્ષણ કરી રહ્યા છીએ તે μ 50 છે અને અમે નમૂનાના સરેરાશનો ઉપયોગ કરીશું અમે 25 નમૂનાઓ લીધા છે જેની અમે સરેરાશ અથવા આ 25 નમૂનાઓના બર્નિંગ રેટના નમૂનાના સરેરાશની ગણતરી કરી છે અને અમે મિશ્રણ યાદ રાખતા સમગ્ર બેચ વિશે નિર્ણય લઈશું તેથી આ કિસ્સામાં પોપ્યુલેશન એ તમે બનાવેલા ઉત્પાદનની સંપૂર્ણ બેચ છે અને તમે ફક્ત થોડા નમૂનાઓ લઈ રહ્યા છો અને આ નમૂનાઓના આધારે તમે સમગ્ર બેચ વિશે નિર્ણય લઈ રહ્યા છો તેથી પોપ્યુલેશન પેરામીટરનો મતલબ μ તે છે જેની તમને રુચિ છે તે તમને ખબર નથી કે આ મૂલ્ય શું હશે તમે આ સવાલ પૂછવા જઇ રહ્યા છો કે તેનો મીન 50 થશે નમૂનાનો મીન એ છે કે તમે આ 25 નમૂનાઓ ના આધારે ગણતરી કરી છે 51 3 સેન્ટિમીટર પ્રતિ સેકંડ થાય છે બર્નિંગ રેટ સરેરાશ મૂલ્ય અમે આ 25 નમૂનાઓના આધારે સ્ટાન્ડર્ડ ડેવિએશન ની પણ ગણતરી કરી છે અમે નમૂનાના સ્ટાન્ડર્ડ ડેવિએશનની ગણતરી કરી શકીએ છીએ અને અમને લાગે છે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન પ્રતિ સેકંડમાં બે સેન્ટિમીટર છે તેથી જુદા જુદા નમૂનાઓમાં જુદા જુદા બર્નિંગ રેટ હોય છે અને અમને લાગે છે કે નમૂનાઓના બર્નિંગ રેટમાં ફેરફાર અથવા સ્ટાન્ડર્ડ ડેવિએશન પ્રતિ સેકંડ 2 સેન્ટિમીટર છે હવે આ ડેટાના આધારે કે અમને નમૂનાનો મીન અને નમૂના સ્ટાન્ડર્ડ ડેવિએશન સંગ્રહ કરવામાં આવે છે અમે પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે શું પોપ્યુલેશન મીન સેકન્ડમાં 50 સેન્ટિમીટર થાય છે મને દિલગીર છે કે આપણે કહી શકીએ કે નમૂના સ્ટાન્ડર્ડ ડેવિએશન તમને પહેલેથી જ જાણ્યું છે કે તે તમને આપવામાં આવે છે કે તે 20 2 સે પ્રતિ સેકંડ હશે તે નમૂનાના આધારે નથી જે તે તમને પહેલેથી જ જાણે છે ચાલો તે એક કેસ તરીકે લઈએ જે સરળ કેસ છે તેથી અહીં આપણે ખરેખર કહ્યું છે કે નલ હાયપોથીસિસ પોપ્યુલેશન પ્રતિ સેકન્ડમાં 50 સેન્ટિમીટર જેટલો બર્નિંગ રેટ છે અને અલ્ટરનેટિવ μ₀ 50 છે નોંધ લો કે આ ટૂ સાઇડેડ ટેસ્ટ છે કારણ કે આપણે આ બૈચ ને નકરવા માંગીયે છે જો બર્નિંગ રેટ 50 સેન્ટિમીટર પર સેકન્ડ કરતા ઓછો છે તે આપણા માટે ઉપયોગી નથી અથવા જો તે 50 સેન્ટિમીટર પર સેકન્ડ કરતા વધારે છે તેથી જ આપણે 50 સેન્ટિમીટર પર સેકન્ડ નહીં હોવાનો વિકલ્પ લીધો છે હવે આ ટૂ સાઇડેડ ટેસ્ટ છે હવે આપણે ટેસ્ટ કેવી રીતે બનાવીશું મેં પહેલેથી જ તમારી સાથે વાત કરી હતી કે નમૂનાનો મીન પોપ્યુલેશન સાથે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે પેરામીટર તરીકે અપેક્ષિત મૂલ્ય અને n ના સ્ક્વેર રૂટથી વિભાજિત પોપ્યુલેશનનું સ્ટાન્ડર્ડ ડેવિએશન તમે એ જાણવા માટે અગાઉના વ્યાખ્યાનનો સંદર્ભ લઈ શકો છો કે નમૂના મીન x̅ નો ડિસ્ટ્રીબ્યુશન પોપ્યુલેશન મીન જેટલો જ છે અને સ્ટાન્ડર્ડ ડેવિએશન છે જે વિભાજિત પોપ્યુલેશન નું એક સ્ટાન્ડર્ડ ડેવિએશન ડિવાઇડેડ બાય સ્ક્વેર રૂટ ઓફ નંબર ઓફ સેમ્પલ જે તમે લીધા છે તેથી હવે આપણે તે કરી શકીએ છીએ જેને સ્ટાન્ડર્ર્ડીઝશન કહેવામાં આવે છે જે નમૂનાના મીન જે 50 છે તેને બાદ કરે છે અપેક્ષિત મૂલ્ય નમૂનાના સ્ટાન્ડર્ડ ડેવિએશન દ્વારા વિભાજિત થાય છે જે રુટ 2 બાય રુટ 25 છે અને આપણે જેને સ્ટૈન્ડર્ડાઇજ઼્ડ મૂલ્ય કહેવામાં આવે છે તે મેળવીએ છીએ અને આ સ્ટૈન્ડર્ડાઇજ઼્ડ મૂલ્ય z માં 0 મીન અને યુનિટ વેરિઅન્સ સાથે સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હશે હવે નોંધ લો કે જો પોપ્યુલેશન મીન 50 થાય તો આ ડિસ્ટ્રીબ્યુશન હશે એનો અર્થ એ કે નલ હાયપોથીસિસ હેઠળ h નૉટ હેઠળ આ ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કરશે હવે આપણે જાણીએ છીએ કે સ્ટાન્ડર્ડ નોર્મલ વેરીઅબલ્જ઼ ના 95 ટકા આશરે અથવા 1 2 સ્ટાન્ડર્ડ ડેવિએશન વચ્ચેનો હશે વધુ સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ નોર્મલ વેરીઅબલ્જ઼ અથવા 1 96 વચ્ચે 95 ટકા સમય રહેશે તેથી જો આપણે 0 5ટકાની ટાઈપ I પ્રોબેબીલીટી ને સહન કરવા તૈયાર હોઈએ તો આપણે કહી શકીએ જેનો અર્થ છે કે તમે જે કહી રહ્યા છો તે છે તે વિસ્તાર કે જે તમારી પાસે ડાબી બાજુ છે તે ક્ષેત્ર જે તમારી ઉપરના થ્રેશોલ્ડની જમણી બાજુએ છે 5 ટકા જો તમે તે ટાઈપ I પ્રોબેબીલીટીને સહન કરવા તૈયાર છો તો પછી તમે તમારું ક્રાઇટિરીઅન પસંદ કરી શકો છો અથવા માફ કરશો કે તમારા થ્રેશોલ્ડને 1 96 અને 1 96 તરીકે ગણાવી શકો અને તે જ અહીં જણાવેલ છે થ્રેશોલ્ડ મૂલ્ય અથવા 1 96 છે અને જો તમારી ઝેડ સ્ટેટિસ્ટિક્સ 1 96 કરતા વધારે હોય તો તમે તેને અસ્વીકાર કરો જો જો તે વન પોઇન્ટ 1 96 થી ઓછું હોય તો તમે આ ચોક્કસ કિસ્સામાં નલ હાયપોથીસિસ ને નકારી કાઢશો જો તમે x̅ ની વૅલ્યુ ને સબસ્ટિટ્યૂટ કરો છો જે 51 3 આપણને મળી છે અને અમારી પાસે આ સ્ટાન્ડર્ડ ડેવિએશન છે જે તમે પહેલાથી જ જાણો છો અને અમે આની ગણતરી કરીશું તો આપણને 3 25 નું મૂલ્ય મળે છે જે 1 96 કરતા વધારે છે અને તેથી અમે નલ હાયપોથીસિસ ને નકારી છીએ આ બેચ આપણી જરૂરિયાતો સંતોષતી નથી તેથી આ ટેસ્ટિંગ ની રીત છે અને આ પોપ્યુલેશનના સ્ટાન્ડર્ડ ડેવિએશનને જોતાં મીન ટેસ્ટિંગ ની એક ઉદાહરણ છે જો તમારી પોપ્યુલેશનનું સ્ટાન્ડર્ડ ડેવિએશન જાણીતું નથી તો પછી તમે નમૂના ના સ્ટાન્ડર્ડ ડેવિએશન નો ઉપયોગ કરો અને આ ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ જે આપણે બતાવી શકીએ તે t સ્ટેટિસ્ટિક્સ છે અને તેથી તમે z ડિસ્ટ્રીબ્યુશનને બદલે તમારા ટી ડિસ્ટ્રીબ્યુશનમાંથી તમારા થ્રેશોલ્ડ મેળવી શકો છો ચાલો આપણે બીજું ઉદાહરણ જોઈએ જ્યાં આપણે મીનમાં તફાવત માટે ચકાસી રહ્યા છીએ અહીં આપણી પાસે શિક્ષકોના બે જૂથો છે આ એક સામાજિક ઉદાહરણ છે તેથી આપણી પાસે શિક્ષકોના બે જૂથો છે સમાન ક્ષમતાઓ કહીએ દરેક જૂથમાં 10 શિક્ષકો છે અને અમે તેમને બે જુદી જુદી પદ્ધતિઓ એ અને બી શિક્ષણ પદ્ધતિ દ્વારા તાલીમ આપી છે હવે આપણે એ જાણવા માગીએ છીએ કે પદ્ધતિ બી પદ્ધતિ એ કરતાં વધુ અસરકારક છે કે નહીં હવે ચાલો આપણે ખરેખર ધારીએ કે દરેક જૂથમાં આપણી પાસે 10 શિક્ષકો છે જે તમે પદ્ધતિ A નો ઉપયોગ કરીને શિક્ષકોના એક જૂથને તાલીમ આપી છે અને પદ્ધતિ B નો ઉપયોગ કરીને શિક્ષકોના બીજા જૂથ માટે તાલીમ આપી છે અને પછી અમે તેની અસરકારકતા માટે પરીક્ષણ કરીએ છીએ અને અમે આ કોર્સ શોધી કાઢીયે છીએ અમે શોધી કાઢ્યું છે કે જૂથ 1 નો સરેરાશ અભ્યાસક્રમ 70 ની સંખ્યામાં સ્ટાન્ડર્ડ ડેવિએશન સાથે 3 37 છે અને જૂથ 2 નો નમૂનાનો મીન 74 છે 5 4 જેટલા સ્ટાન્ડર્ડ ડેવિએશન સાથે તેથી આપણે એ જાણવાની ઇચ્છા રાખીએ છીએ કે પદ્ધતિ એ અને પદ્ધતિ બી બંને સમાન અસરકારક છે અથવા પદ્ધતિ બી પદ્ધતિ એ કરતાં વધુ અસરકારક છે કે આ તે પ્રશ્ન છે જે આપણે કરવા માંગીએ છીએ તેથી આપણે નલ હાયપોથીસિસ પસંદ કરી છે કે પદ્ધતિ એ મીન અને પદ્ધતિ બી મીન બંને સમાન છે જેનો અર્થ એ છે કે તેનો મીન તફાવત 0 ની બરાબર હોવો જોઈએ જે તમારી નલ હાયપોથીસિસ છે આપણે આને અલ્ટરનેટિવ ની તરફેણમાં નકારીશું જે કહે છે કે પદ્ધતિ A ની સરેરાશ અસરકારકતા પદ્ધતિ B ની અસરકારકતા કરતા ઓછી છે જેનો અર્થ પદ્ધતિ A નો મીન પદ્ધતિ B મીન ની કરતા ઓછો છે જેનો અર્થ તફાવત 0 કરતા ઓછો હોવો જોઈએ નોંધ લો કે તે વન સાઇડેડ ટેસ્ટ છે કારણ કે આપણને પદ્ધતિ બી પદ્ધતિ એ કરતાં વધુ અસરકારક છે કે કેમ તે જોવામાં અમને રસ નથી આપણે ફક્ત એ જ પ્રશ્ન પૂછતા હોઈએ છીએ કે મેથડ બી મેથડ એ કરતાં વધુ અસરકારક પદ્ધતિ છે અને અમે તે મુજબ આપણી હાયપોથીસિસ ગોઠવી રહ્યા છીએ મીન માં તફાવત 0 ની બરાબર છે તે નલ હાયપોથીસિસ છેમીન વચ્ચેનો તફાવત 1 2 એ 0 કરતા ઓછો છે આપણે પસંદ કરેલ વિકલ્પ છે જો આપણે નલ હાયપોથીસિસ ને નકારી કાઢવા માટે પૂરતા પુરાવા શોધીએ તો હવે અમે ધારીશું કે આ બંને જૂથોનું સ્ટાન્ડર્ડ ડેવિએશન સમાન છે તેમ છતાં આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન જાણતા નથી તેથી અમે એવી ધારણા લઈશું કે જૂથ A ના પોપ્યુલેશન દ્વારા મેળવેલ ગુણનું સ્ટાન્ડર્ડ ડેવિએશન અને શિક્ષકોની જૂથ બી ના પોપ્યુલેશનનું સ્ટાન્ડર્ડ ડેવિએશન સમાન છે પરંતુ અન્નોન છે પરંતુ જો કે અમારી પાસે આ બે જૂથોના નમૂનાના સ્ટાન્ડર્ડ ડેવિએશન છે જ્યાંથી અમે શિક્ષકોના આ સમગ્ર જૂથના સ્ટાન્ડર્ડ ડેવિએશનનો અંદાજ લગાવી શકીએ છીએ નોંધ લો કે હું જે શિક્ષકોનો તેમને જૂથ કરી શકું છું કારણ કે તેમની સમાન વેરિએબિલિટી છે જૂથ એ અને જૂથ બીની વેરિએબિલિટીમાં કોઈ ફરક નથી તેથી અમે તેમના વેરિઅન્સ પૂલ કરી શકીએ છીએ અને માત્ર સમ સ્ક્વેર્ડ ડેવિએશન તેમના સંબંધિત મીન થી લઈ આપણે પૂલ વેરિઅન્સ મેળવી શકીએ છીએ અને પછી પૂલ વેરિઅન્સ પ્રાપ્ત કરવું આ એક રીત છે જેના દ્વારા તમે બે જૂથો માટે પૂલ વેરિઅન્સ પ્રાપ્ત કરો છો અને એકવાર તમે શિક્ષકોના જૂથના સ્ટાન્ડર્ડ ડેવિએશન નો અંદાજ મેળવશો પછી તમે નમૂનાના મીન માં તફાવત લઈ શકો છો કારણ કે યાદ રાખો કે તમે મીન માં તફાવત ચકાસી રહ્યા છો તેથી તમે નમૂનાના મીન માં ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ તરીકે લઈ શકો છો એટલે કે x̅1 x̅2 વેરિઅન્સ સ્ટાન્ડર્ડ ડેવિએશન દ્વારા વિભાજિત જે આ બધું છે તેથી એસ પી એ મીન માં તફાવતના સ્ટાન્ડર્ડ ડેવિએશન ને રજૂ કરે છે એમ ધારીને યાદ રાખો કે આપણી પાસે છે તે બંને જૂથોના સમાન વેરિઅન્સ છે તેથી હવે આપણે બતાવી શકીએ કે આ વિશિષ્ટ સ્ટેટિસ્ટિક્સ અમે ગણ્યા છે તે t સ્ટેટિસ્ટિક્સ છે કારણ કે ડેટામાંથી σ પણ અંદાજવામાં આવે છે તેથી હવે અમે આને આ ટી ડિસ્ટ્રીબ્યુશન સાથે સરખાવી શકીએ છીએ ટી ડિસ્ટ્રીબ્યુશનની ડિગ્રીની સંખ્યા N1 N2 2 થાય છે નોંધ લો કે તે સ્વતંત્રતાના સંપ્રદાયોની ડિગ્રી પર આધારીત છે જે આવશ્યક અવલોકનોની સંખ્યા છે 2 પેરામીટર જે એ મીન પેરામીટર છે જેનો તમે મીન અંદાજવા માટે ઉપયોગ કર્યો છે તો સ્વતંત્રતાની બાકીની ડિગ્રી આ છે અને તે જ રીતે આ સંખ્યાની સ્વતંત્રતાની સંખ્યા આવે છે હકીકતમાં મોટા પર્યાપ્ત એન 1 અને એન 2 માટે જો તમે કોઈ ફ્રેમમાં મોટું લેશો તો તમે ખરેખર આને સ્ટાન્ડર્ડ નોર્મલ વેરીઅબલ સાથે અંદાજિત કરી શકો છો પરંતુ આ કિસ્સામાં ચાલો આપણે ચોક્કસ કામ કરીએ અમે સ્વતંત્રતાના આ ઘણા ડિગ્રી 10 10 2 સાથેના ટી ડિસ્ટ્રીબ્યુશનમાંથી ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ ટેસ્ટ ના ક્રાઇટિરીઅનની પસંદગી કરીશું જે સ્વતંત્રતાના 18 ડિગ્રી છે અને અમને લાગે છે કે વન સાઇડેડ કોન્ફિડેન્સ ઈન્ટરવલ યાદ રાખો કે આ વન સાઇડેડ છે જો આપણે 5 ટકાની ટાઈપ Iની પ્રોબેબીલીટી ને સહન કરવા તૈયાર હોઇએ તો 0 કરતાં ફક્ત નીચલા થ્રેશોલ્ડ જ છે 73 પ્રોબેબીલીટી કે 18 ડિગ્રી સ્વતંત્રતા સાથે t ડિસ્ટ્રીબ્યુશન કરતા આના કરતા વધારે છે 1 73 5 5 ટકા હશે તેથી જો આપણે ટાઈપ Iની એરર પ્રોબેબીલીટી પ્રકાર ની 5 ટકાને સહન કરવા તૈયાર હોઇએ તો આપણે 1 73 થ્રેશોલ્ડ મૂલ્ય પસંદ કરી શકીએ છીએ સ્વતંત્રતાના 18 ડિગ્રી સાથે ટી ડિસ્ટ્રીબ્યુશન માંથી દોરવામાં આવે છે અને તેને સ્ટેટિસ્ટિક્સ સાથે સરખાવીએ છીએ ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ પોતે જ ગણતરી કરીએ છીએ x̅1 x̅2 અને તેથી આગળ માટે વૅલ્યુ પ્લગ કરી ને આપણે 1 989 મેળવીએ છીએ કારણ કે આ 1 73 કરતા ઓછું છે આપણે આ અલ્ટરનેટિવની તરફેણમાં આ નલ હાયપોથીસિસને નકારીએ છીએ જેનો અર્થ પદ્ધતિ બી એ પદ્ધતિ A વધુ અસરકારક છે તે જે નિષ્કર્ષ છે તેથી ચાલો આપણે બીજું એક ઉદાહરણ જોઈએ જે વેરિઅન્સમાં તફાવત માટેની ટેસ્ટ છે હવે આપણી પાસે બે પ્રક્રિયાઓ છે જેની પાસે અલગ વેરીઅબીલીટી છે અને અમે સરખામણી કરવા માંગીએ છીએ કે આ બંને પ્રક્રિયાઓ એકસરખી વેરીઅબીલીટી ધરાવે છે કે નહીં તેથી અમે દરેક પ્રક્રિયામાંથી 50 નમૂનાઓ લીધા છે અને તેમના વેરિઅન્સની ગણતરી કરી છે અને મળ્યું છે કે એકમાં 2 05 ની વેરિઅન્સ છે અને બીજામાં વેરિઅન્સ અથવા 7 64 ની વેરીઅબીલીટી છે હવે આપણે જેની તુલના કરવા માંગીએ છીએ તે છે કે આ બે પ્રક્રિયાઓમાંથી આ બે વેરિઅન્સ પોપ્યુલેશનના વેરિઅન્સ સમાન છે કે નહીં જેનો અર્થ છે કે આપણે તે વેરિઅન્સ નો રૈશીઓ 1 છે કે નહીં તે ચકાસવા માંગીએ છીએ અલ્ટરનેટિવ હાયપોથીસિસ એ છે કે આ વેરિઅન્સ જુદાં જુદાં છે તેથી આપણે પૂછતા હોઈએ છીએ કે વેરિઅન્સ નો રૈશીઓ 1 ની બરાબર નથી તે હોઈ શકે છે σ12 σ 2 કરતા ઓછા છે અથવા σ12 σ22 કરતા વધારે છે બંને કિસ્સાઓ આપણે નલ હાયપોથીસિસને નકારવા માંગીએ છીએ તેથી આ એક ટૂ સાઇડેડ ટેસ્ટ છે ફરીથી આપણે નમૂનાના વેરિઅન્સ નો રૈશીઓ નો ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ અને આ રૈશીઓ એ સ્વતંત્રતા N1 1 અને N2 1 ની ડિગ્રી સાથે એફ ડિસ્ટ્રીબ્યુશન હોવાનું બહાર આવ્યું છે જ્યાં એન 1 અને એન 2 આપણે દરેક પ્રોસેસ માંથી લીધેલા સંખ્યાબંધ નમૂનાઓનું પ્રતિનિધિત્વ કરે છે આ કિસ્સામાં આપણી પાસે સમાન પ્રમાણમાં નમૂનાઓ છે જો તમને અસમાન નમૂનાઓ લેવામાં આવે તો પણ અમે યોગ્ય રીતે એફ ડિસ્ટ્રીબ્યુશન માટે સ્વતંત્રતાની ડિગ્રી પસંદ કરી શકીએ છીએ તેથી આ કિસ્સામાં જો તમે એસ 1 સ્ક્વેર્ડ એસ 2 સ્ક્વેર્ડનું ના મૂલ્યોમાં પ્લગ કરો છો તો f નું આપણું મૂલ્ય 0 27 થયું છે અને જો તમે એન 1 1 સાથે એફ ડિસ્ટ્રીબ્યુશન પર જાઓ જે સ્વતંત્રતાના 49 ડિગ્રી છે અને એન 2 1 જે આઝાદીનો 49 ડિગ્રી છે અને ટકાની સંભાવના પૂછો જે આપણે તેને બે તરીકે તોડીએ છીએ થ્રેશોલ્ડનો ડાબી બાજુ 2 5 ટકા હોવો જોઈએ અને થ્રેશોલ્ડ કરતા વધુ 2 5 ટકા હોવો જોઈએ તેથી અમે પૂછીએ કે થ્રેશોલ્ડ શું છે જ્યાં એફ ડિસ્ટ્રીબ્યુશન માટે નીચલા થ્રેશોલ્ડ મૂલ્ય છે અને તે 0 567 એટલે કે 2 5 ટકા થાય છે ત્યાં 2 5 ટકા સંભાવના છે કે આ મૂલ્ય કરતાં એફ ડિસ્ટ્રીબ્યુશન ઓછું છે એ જ રીતે h નૉટ હેઠળ અને એ જ રીતે A ₂ 5 ટકા સંભાવના છે કે એફ ડિસ્ટ્રીબ્યુશન આ મૂલ્ય કરતા વધારે છે તેથી અમે લોઅર થ્રેસોલ્ડ તરીકે 0 567 અને અપર થ્રેસોલ્ડ તરીકે 1 762 પસંદ કર્યું છે અમે જે સ્ટેટિસ્ટિક્સની ગણતરી કરીએ છીએ તે આ કરતા ઓછું થાય છે તેથી અમે અલ્ટરનેટિવ ની તરફેણમાં નલ હાયપોથીસિસને નકારી કાઢીય છીએ અને દાવો કરીએ છીએ કે બે પ્રક્રિયાના બે વેરિઅન્સ સમાન નથી અલબત્ત જો કે આ સૂચવે છે કે પ્રક્રિયા બેની ઊંચી વેરીઅબીલીટી છે જો તમે ખરેખર આ ચકાસવા માંગતા હોવ અને એક પ્રક્રિયા 1 વિશે ચિંતા ન કરવા માંગતા હો તો આપણે તેને અલગ રીતે સેટ કરી દીધું હતું હાયપોથીસિસ ટેસ્ટિંગ સારાંશમાં હું હમણાં જ કેટલાક સ્ટાન્ડર્ડ ટેસ્ટ ઉપર જવા માંગુ છું જેનો આપણે હાયપોથીસિસ ટેસ્ટિંગમાં ઉપયોગ કરીએ છીએ અને તે ક્યાં ઉપયોગી છે તે જોવું છું તેથી ઝેડ ટેસ્ટ અથવા સ્ટાન્ડર્ડ નોર્મલ વેરીએબલ સ્ટેટિસ્ટિક્સ જેમાં સ્ટાન્ડર્ડ નોર્મલ વેરીએબલ છે અમે તેને ઝેડ ટેસ્ટ કહીએ છીએ અને આ સામાન્ય રીતે મીનની ચકાસણી માટે અથવા પોપ્યુલેશન વેરિઅન્સ ખબર હોય ત્યારે બે મીનની તુલના માટે વપરાય છે આવી ટેસ્ટ ની એપ્લિકેશન સામાન્ય રીતે ટેસ્ટિંગમાં જોવા મળે છે કે શું રીગ્રેસન લિનીઅર રીગ્રેસન મોડેલનું કોઅફિશન્ટ 0 છે કે નહીં હવે બીજી બાજુ ટી ટેસ્ટનો ઉપયોગ પણ મીન ની ચકાસણી માટે થાય છે અથવા તેનો મીન જૂથના મીન વચ્ચેની તુલના માટે પણ થાય છે પરંતુ આ કિસ્સામાં પોપ્યુલેશન વેરિઅન્સ જાણી શકાયું નથી તેથી અમે નૉર્મલિજ઼ૈશન માટે નમૂનાના તફાવતનો ઉપયોગ કરીએ છીએ અને તે t ટેસ્ટમાં વધારો આપે છે અહીં પણ આપણે જ્યારે પણ ધારણા વેરીઅબલને ભ્રષ્ટ કરતી એરર મુજબ રીગ્રેસન મોડેલના કોઅફિશન્ટ ની ચકાસણી કરીએ છીએ કે અવલોકનોને ભ્રષ્ટ કરતી ભૂલોનું સ્ટાન્ડર્ડ ડેવિએશન જે રીતે જાણીતું નથી તે પછી આપણે t ટેસ્ટનો ઉપયોગ કરીશું પરીક્ષણ અને તે ચકાસવા માટે કે રીગ્રેસન મોડેલનું કોઅફિશન્ટ 0 છે કે નહીં χ સ્ક્વેર ટેસ્ટનો ઉપયોગ નમૂનાના વેરિઅન્સ અને નમૂનાના વેરિઅન્સના પરીક્ષણ માટે થાય છે આ પરીક્ષણનો ઉપયોગ રીગ્રેસન મોડેલ ઊંચું છે કે નહીં તે સારી છે કે નહીં સ્વીકાર્ય ગુણવત્તા છે કે નહીં તેનો ઉપયોગ થાય છે રીગ્રેસન મોડેલનું ઉદ્દેશ્ય ફંકશન એ સમ સ્ક્વેર્ડ ટર્મ છે અને તે વેરિઅન્સ ને સમાન છે અને ઇન્ટીગ્રેશન મોડેલ સ્વીકાર્ય છે કે નહીં તે ચકાસવા માટે તમે તેનો ઉપયોગ આ χ સ્ક્વેર ટેસ્ટમાં કરી શકો છો જ્યારે બે જૂથોના વેરિઅન્સની તુલના કરવા માટે એફ ટેસ્ટનો ઉપયોગ થાય છે લિનીઅર રીગ્રેસનના કિસ્સામાં આનો ઉપયોગ વિવિધ પેરામીટરની સંખ્યા ધરાવતા બે રીગ્રેસન મોડેલો વચ્ચે પસંદ કરવા માટે થાય છે કેટલીકવાર તમે ખરેખર કોઈ વેરીએબલને છોડીને એક મોડેલ બનાવી શકો છો અને તમે તે જાણવા માંગો છો કે તમે વેરીએબલની સંખ્યા ઘટાડીને જે મોડેલ બનાવ્યું છે તે 1 કરતા વધુ સારું છે તે બધાને જાળવી રાખીને આવા કિસ્સામાં આ એફ ટેસ્ટ ખૂબ જ સરળ આવે છે અમે પ્રોબેબીલીટી અને સ્ટેટિસ્ટિક્સની રજૂઆત પૂર્ણ કરી છે અમે તમને આગામી લેક્ચરમાં જોઈશું જે આપણે લિનીઅર રીગ્રેસન અને આ કોન્સેપ્ટને લિનીઅર રીગ્રેસન પર લાગુ કરવા વિશે વાત કરીશું